તેથી આજે હવે આપણે 2D FEM એડ્જ યાદ આવે તો આપણી પાસે આ તે છે જે આપણે કહ્યું હતું અને પછી આપણે કહ્યું કે જ્યારે આપણે કોઈ ખાસ ટેસ્ટિંગ ફંક્સન પસંદ કરીએ ત્યારે આ હશે H પોતે આ T ના આધારે વિસ્તૃત થશે તેથી તમારે કંઈક એવું વિચારવું પડશે જે ચિંતાની બાબત છે તેથી આપણે જે કર્યું તે આપણે તેને કેટલાક એક્સપ્રેશન તરીકે છોડી દીધું પરંતુ આપણે ખરેખર આ ગણતરી છે જેની આપણે ચર્ચા કરીશું તેથી અહીં તે છે જ્યાં આપણે સમીકરણો કહીશું તેથી જુદા જુદા T વચ્ચે વાત કરવી તે જ આપણો રસનો વિષય છે હવે તેથી તે અહીં છે આ મુખ્ય એક્સપ્રેશન છે કે આપણે જેને ધ્યાનમાં રાખવું પડશે કે T નું પોતાનું સ્વરૂપ શું છે તેથી ત્યાં એક છે આ ટર્મ શું હતું ચાલો આપણે બેઝિક ફંક્સન પર પાછા જઈએ તેથી આ તે ફોર્મ છે જે આપણી પાસે છે તેથી તમે જોઈ શકો છો કે તેઓ x અને y માં છે તેથી ચાલો આપણે આગળ જે કઈ જોઈ ગયા હતા તેને વિચારીએ અને તેમને અહી રાખીએ તેથી મારી પાસે હતું

જ્યાં આ કેપિટલ A B C D છે તેઓ એલિમેંટ માટે મારે ની ગણતરી કરવાની જરૂર છે તેથી જ્યારે હું ની ગણતરી કરું છું તમને અહીં શું લાગે છે કે શું થશે તેથી હું શું કરું છું તે કર્લ છે તેથી પરંતુ મૂળભૂત રીતે એ કોંસ્ટંટ કરવું સરળ છે શરતો વિશે શું છે મારી પાસે કેવા પ્રકારનું એક્સપ્રેશન હશે તેથી તમારી પાસે અને જે આ ફોર્મ નો ગુણાકાર કરું છું વિદ્યાર્થી તમારી પાસે હશે ખરું તેથી મારી પાસે છે વિદ્યાર્થી x y શું મારી પાસે x y ટર્મ મળશે વિદ્યાર્થી

આપણને ખરેખર લિનિયર છે જેના પર મારે કામ કરવું પડશે તો આપણે જે જોઈએ છે તે છે જ્યાં આ ટર્મ એ તમને આ કોઓર્ડિનેટ આપ્યું છે આ એલિમેંટ ઠીક રહેશે ત્યાં ઝીરો કંટ્રોલ છે હવે જે બાકી છે તે આ ઇંટીગ્રલની ગણતરી કરવાનું છે અને ઇન્ટિગગ્રાન્ડ છે તમે આ ઇંટીગ્રલની ગણતરી કેવી રીતે કરશો જો એકવાર હું લઉં કે આ ઇંટીગ્રલની ગણતરી કેવી રીતે કરવી તો તે હું કરી શકું છે તેથી આપણે કેટલા ડાઈમેંશનલ ઇંટિગ્રેશન કરવું જોઈએ વિદ્યાર્થી 2 2 ડાઈમેંશનલ ઇંટિગ્રેશન તે તેના દેખાવથી ખૂબ જ સરળ લાગે છે પણ તે એટલું સરળ નથી ધારો કે હું તમને એક યુનિટ પર હું એક ઇન્ટીગ્રલ કાર્ય કરી શકું છું ચાલો એને કહીએ જ્યાં f આ ત્રિકોણ ઉપર થોડું પોલીનોમિયલ છે શું આપણે જાણીએ છીએ કે આ ઇન્ટીગ્રલ કેવી રીતે કરવું આપણી પાસે જે હતું તે બધાએ પ્રારંભિક અંડરગ્રેડડમાં થોડો સમય આનો અભ્યાસ કર્યો હતો 2 ડાઈમેંશનલ ઇન્ટિગ્રેશન આપણે કેવી રીતે કરવું આપણે તેને આ રીતે અહીં એક સ્ટ્રીપ ને ઇન્ટીગ્રલ તરીકે લખી શકું તો તેથી પહેલા હું કહી શકું કે હું ઇન્ટીગ્રેટ કરી શકું છું તેથી હું આ ઇન્ટીગ્રલ લઇશ આ હું તે કેવી રીતે કરીશ અને આ તે છે જો f પોલીનોમિયલ છે તમે જોઈ શકો છો આ ખૂબ જ સરળ ગણતરી કરવામાં આવશે અને હું તે મેળવી શકું છું જો f પોલીનોમિયલ હોય તો હું ક્લોઝ્ડ મેળવીશ વિદ્યાર્થી હા તમે છેલ્લે એક ક્લોઝ્ડ ફોર્મ છે જે ખૂબ જ સરસ એક્સપ્રેશન હોવાનું બહાર આવ્યું છે તેથી આશ્ચર્ય છે કે તે આટલું સરળ હશે તેથી તમે ઉદાહરણ તરીકે જો હું p 0 q મૂકી શકું તો તમે તપાસી શકો છો તેથી આના માટે શું મળવું જોઈએ જ્યારે બંને p અને q એ 0 હોય તે ફિઝિકલી શું છે વિદ્યાર્થી અડધું અડધું કારણ કે ત્રિકોણ છે આપણે આ માહિતીનો ઉપયોગ કોઈક રીતે કરી શકીશું વિદ્યાર્થી પરપેન્ડીક્યુલર પરપેન્ડીક્યુલર બાયસેક્ટર કોનું લીલો ત્રિકોણ નથી તેથી હવે તમે પરપેન્ડીક્યુલર બાયસેક્ટર મૂકવા માંગો છો વિદ્યાર્થી કોઈપણ નોડ કોઈપણ નોડથી વિરુદ્ધ એડ્જ સુધી અને પછી વિદ્યાર્થી એડ્જ ને બાયસેક્ટ કરવી તેને બાયસેક્ટ કરો પરંતુ તે હજી પણ યુનિટ નથી જે તમે કહી રહ્યાં છો તે ત્રિકોણ એપ્રોચ હશે જે એક સારી વાત છે જો હું ઇચ્છું તો મારો અર્થ એ છે કે જે દિશા તરફ હું તમને દોરી રહ્યો છું તે વેરિએબલ માં મેપ કરશો વિદ્યાર્થી તેમની પાસે આ સમાન એરિયા છે સમાન વિસ્તાર હોવાની જરૂર નથી તમે તમારી માટીને લંબાવી શકો છો અથવા તમારી માટીને કમ્પ્રેસ પર મેપ કરો તો તમે શું કરશો ઓરિજિન સુધી ને ફેરવવું ઠીક છે પ્રોજેકસન કરશો જેમ કે જે x અક્ષ પર જતું હોય એ y અક્ષ પર જતું હોય તેથી સામાન્ય રીતે તે સંભવ છે ત્યાં મારો કહેવાનો અર્થ ઓછામાં ઓછું સહજ હોવું જોઈએ એટલે અર્થ એ છે કે તે રીઝનેબલ કહેવામાં આવે છે તે કેવી રીતે કામ કરે છે તો માની લો કે હું લખું છું હવે માની લો કે હુંસબ્સ્ટિટ્યુટ કરું u 0 v 0 ને તો શું થાય છે મને મળે છે u 1 v 0 રાખો ખરું તેથી મને શું મળશે અને બીજો પોઈન્ટ મને મળે છે તેથી મને એક ટ્રાન્સફોર્મ પર મેપિંગ કરી રહ્યું છે તે ખૂબ જ સરસ છે તેથી એનો અર્થ એ કે હું સામાન્ય રીતે ફોર્મ ને ઇંટીગ્રલમાં રૂપાંતરિત કરી શકું છું જ્યારે તમે કોઈ વેરિયેબલ્સમાં ફેરફાર કરો છો ત્યારે મુખ્ય વસ્તુ શું છે કે તમારે જેકોબિયનનું ટ્રાન્સફોર્મેશનને ભૂલવું જોઈએ નહીં જેકોબિયન ટર્મ તે જ છે જે અહીં સરળતાથી આવશે જેથી ના જુદા જુદા એરિયા છે તેથી જેકોબિયન એ એરિયા સિવાય બીજું કંઈ નથી લાલ ત્રિકોણ નું ક્ષેત્રફળ કારણ કે તેથી મારો કહેવાનો મતલબ એ કે આ કંઈ નવી વાત નથી આપણે બધા આને અંડરગ્રેડમાં જોયું છે કદાચ તમે કેવી રીતે કરવું તે અંડરગ્રેડ પહેલાં પણ 2 ડાઈમેંશનલ ઇંટિગ્રેશનમાં જોયું છે વેરિએબલમાં ચેન્જ કેવી રીતે કરવું તેથી ઉદાહરણ તરીકે તમે જાણો છો કે હું માનું છું કે હું ઇંટીગ્રલ નું મૂલ્યાંકન તો ચાલો આ ટર્મ અને આ ઇંટિગ્રેશન છે કે હું તેની ગણતરી કરવા માંગું છું આપણને x y જેવી ટર્મ પર x ને ઇન્ટીગ્રેટ કરવા માંગુ છુ તેથી હવે હું શું બનાવવા માંગુ છું તેથી x માટે મારે હવે નવા વેરિએબલના સંદર્ભમાં સબ્સ્ટિટ્યુટ તરીકે લખવું પડશે તેથી આ હશે અને તેને હવે ત્રિકોણ ઉપર ઇન્ટીગ્રેટ કરો ખરું તેથી મારો અર્થ શું છે તેથી તેનું મૂલ્યાંકન કરવું એ આપણાં માટે સરળ છે કારણ કે હું આ સૂત્રમાંથી આપેલા એનાલિટિકલ એક્સપ્રેશન ને જાણું છું u અને v ના કોઈપણ પાવરનું હું મૂલ્યાંકન કરી શકું છું તેથી હું તેને અહીં સબ્સ્ટિટ્યુટ કરી શકું છું અને મને તે સારું મળે છે તેથી મારા કોડમાં જ્યારે હું નું મૂલ્યાંકન કરવા જાઉં છું તો આ ટ્રિક્સ છે જે મારે કરવાની છે તેથી તે મહત્વનું છે કે તમે જેકોબિયનની મદદ લો તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે અમલીકરણ છે તમને 1 અથવા a 1 મળી શકે છે જેકોબિયનની વ્યાખ્યામાં તમારે ત્યાં કોઈ સંપૂર્ણ મૂલ્ય મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તે જેમ છે તેમ રહેવા દો તે શું છે તે ઘણાં બધાં કોડિંગ મિસ્ટેકને ઉત્તમ બનાવવાનો સ્રોત છે આના સંદર્ભમાં કોઈપણ અન્ય પ્રશ્નો છે વિદ્યાર્થી સર જેકબિયન માટેનું સૂત્ર શું છે તેથી જેકોબિયન માટેનું સૂત્ર જેકબિયન એ ટર્મ છે d u જેમ તેથી તમારી પાસે હશે આ જેકબિયન માટેનું કન્વેન્સન વ્યક્તિ પ્રતિ વ્યક્તિ અલગ છે કેટલાક લોકો આના ટ્રાન્સપોઝને જેકબિયન તરીકે ગમે તે લે છે પરંતુ ટ્રાન્સપોઝ ડીટરમીનન્ટને બદલતું નથી વિદ્યાર્થી તેથી નવી ઇંટિગ્રેશન લિમિટ બદલાશે નવી ઇંટિગ્રેશન લિમિટ કર્યું છે તેથી હું વેરિએબલના આ ફેરફારને x y થી u v સુધી કરી રહ્યો છું તેથી ઇંટિગ્રેશન લિમિટ ની ગણતરી કરવા માટે કલ્પના કરો કે તમારી પાસે એક કોડ છે જ્યાં 1 મિલિયન એલિમેંટ પ્રોબ્લેમમાં તમારે આ દરેક મિલિયન એન્ટ્રી માટે ચોકસાઇના નિયમનો ઉપયોગ કરવો પડશે તેથી તે નોંધપાત્ર છે જો તમારે તે 1 અથવા 2 વખત કરવું પડે તો તે વાંધો નહીં પરંતુ જો તમારે 1 મિલિયનથી વધુ ગુણાકાર કરવો હોય તો સમય વધશે તમારા ઇંટીગ્રલ સમીકરણના એપ્રોચની જેમ તમારે ચતુર્થાંશ નિયમનો ઉપયોગ કરીને મેટ્રિક્સ પોતે ઝડપી હોવું જોઈએ તો આ FEM પદ્ધતિના ડબલ ફાયદા જેવું લાગે છે